તેથી આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્રકાર તરીકે સાકાર કરવા માટે એક મુખ્ય આધાર બની શકે છે બરાબર તેથી આપણે DTD અને XML સ્કીમા XSD વિશે ચર્ચા કરી રહ્યા હતા તેથી આજે આપણે તે XML ની આ મૂળભૂત બાબતો પર ચર્ચા ચાલુ રાખીશું ઠીક છે તો જાણે તમને યાદ હોય કે આપણે XML સ્કીમા વિશે ચર્ચા કરી રહ્યા છીએ જે મુખ્યત્વે XML ના સ્ટ્રક્ચર કરવા માગે છે બરાબર તેથી તેને જોવાની એક રીત કે જે સ્કીમાનો એક ભાગ શેર કરે છે તે સ્કીમાને જુઓ અને કહો કે તે વસ્તુઓનો ભાગ છે જે એક્સટર્નલ એજન્સીઓ સાથે છે અથવા હું તમારી સંસ્થામાં બીજી રીતે કરવા માંગુ છું અન્ય સંસ્થા પાસેથી ડેટા લે છે તેથી સૌ પ્રથમ તે સ્કીમાની આવશ્યકતા છે કે ત્યાં શું હોવું જોઈએ તેના પર સંમત થવું જોઈએ તેથી XML સ્કીમા માહિતીના એક્સચેન્જ વચ્ચે આંતર કાર્યક્ષમતામાં મદદ કરે છે

તેથી એક નવું સ્પેસીફીકેશન અને શ્રેષ્ઠ અભ્યાસ છે તેથી તે આ XML સ્કીમા કરવા માટે શુદ્ધ XML નો ઉપયોગ કરે છે જે XML માં લખાયેલ છે સ્કીમા વધુ શક્તિશાળી છે અને DTDs પૂર્ણાંક પ્રકાર તારીખ વાસ્તવિક વસ્તુ વગેરે અને અન્ય પ્રકારના પરિમાણો જેવી વસ્તુઓનો ઉલ્લેખ કરી શકે છે તેનો ઉપયોગ ઘણી વખત પ્રકાર વેલીડેશન માટે થાય છે બરાબર અથવા ડેટા બેઝ જાહેર કરવા દેતા નથી તે માત્ર DTD માં જ કરી શકાય છે તેથી તે એન્ટિટીમાં આને વ્યાખ્યાયિત કરી શકતું નથી નીચે આપેલ બાબતો જોશું કે કેવી રીતે સ્કીમા આપણા DTDsની સમકક્ષ છે છેલ્લી DTD ની જેમ આપણી પાસે છે જો તમને XML બેઝિક્સમાં તે પ્રથમ લેક્ચર યાદ હોય તેથી તે જ વસ્તુ હવે સ્કીમા તરીકે રજૂ થાય છે તેથી આપણે જે જોઈએ છીએ તે XML પ્રકારનું ડોક્યુમેન્ટ છે તેથી હું આ સ્કીમાને એ જ રીતે હેન્ડલ કરી શકું છું જે રીતે હું XML ડેટાને હેન્ડલ કરું છું ઠીક છે તેથી તે વસ્તુની સુંદરતા છે અન્ય પાસું કે XML નું મહત્વનું પાસું XML નેમ સ્પેસ ના ટેબલમાંથી હોઈ શકે છે અથવા કઠિત પ્રકારની વસ્તુઓ ફેલાવો તેથી ભેદ પાડવા માટે મારે ફર્નિચરના પ્રકારનું ટેબલ કહેવું પડશે પછી તેની કેટલીક ડેફીનીશન છે વર્ડ પ્રોસેસિંગના ટેબલની બીજી કેટલીક વ્યાખ્યા છે બરાબર તો તેનો અર્થ એ છે કે જ્યાં હું આને વ્યાખ્યાયિત કરીશ તે નેમસ્પેસમાં વ્યાખ્યાયિત કરીશ તેથી નેમસ્પેસ મને નેમ સ્પેસ જણાવે છે મૂળભૂત રીતે સ્પષ્ટ કરે છે કે કયું એલિમેન્ટ ત્યાં છે કે ત્યાં કેવા પ્રકારના વ્યવહાર છે વગેરે વગેરે તેથી તે XML નેમ માટે અલગ અલગ સ્પેસ ઓળખવા માટેની એક પદ્ધતિ છે જે એલિમેન્ટ અથવા એટ્રિબ્યુટ છે જેમ કે આપણે ટેબલ વિશે વાત કરી રહ્યા છીએ જેમાંથી અલગ છે બીજી લેંગ્વેજમાં કી કદાચ ડેટાબેઝ કી છે બરાબર તેથી કી કદાચ અમુક પ્રકારની સિક્યોરિટી કી અને બીજી કોઈ વસ્તુમાં આપણે જે કી શોધી રહ્યા છીએ તે ડેટાબેઝ સંબંધિત કી છે તેથી આ બે કી છે એક ડેટાબેઝ સ્કીમામાંથી એક ડેટાબેઝ નેમ સ્પેસ અને બીજી આ સિક્યોરિટી નેમ સ્પેસ માટે ક્યાંક વ્યાખ્યાયિત કરવાની જરૂર છે તેથી તે એક વિશિષ્ટ XMLNS નો ઉપયોગ કરી શકે છે XML નામનો અર્થ છે XML નેમસ્પેસ એટ્રિબ્યુટ આ નામની જગ્યાને વ્યાખ્યાયિત કરવા માટે બરાબર નેમસ્પેસ URL સ્ટ્રિંગ તરીકે આપવામાં આવે છે બરાબર પરંતુ URL નો સંદર્ભ આપતો નથી તે ખાસ કરીને કોઈ પણ બાબતનો સંદર્ભ આપતો નથી કદાચ ત્યાં કંઈ નથી તેથી તે કંઈક સંદર્ભિત કરી શકતું નથી તેથી નેમસ્પેસ તેથી લેંગ્વેજ ડાયલોગ કીનો અર્થ કંઈક અથવા ક્યાંક કંઈક ડોટ કેટલાક તે સિક્યોરિટી ડોટ કંઈક તેનો અર્થ કોઈ બીજી કી તેથી હું મૂળભૂત રીતે ત્યાં કીનો પ્રકાર સ્પષ્ટ કરું છું તો તેનો અર્થ એ કે અહીં જો તમે જુઓ તો આ નેમ સ્પેસ છે જે ડિફોલ્ટ સ્પેસ કહું છું અને તેથી વધુ અને આગળ તેનો અર્થ એ છે કે હું કહું છું કે હું આ ગણિતની નેમસ્પેસનો ઉલ્લેખ કરી રહ્યો છું તેથી ખાલી પૂવર્ગ સ્પેસ મેથમલ એક અલગ લેંગ્વેજનું ગણિત સૂચવે છે કદાચ તદ્દન અલગ લેંગ્વેજ અને હું મૂળભૂત રીતે મારા ડોક્યુમેન્ટમાં તે ચોક્કસ નેમસ્પેસના એલિમેન્ટનો ઉપયોગ કરવા સક્ષમ છું તેથી આ રીતે આપણે જોઈએ છીએ તેમ નેમસ્પેસ મહત્વની ભૂમિકા ભજવે છે અને તમારે સાવચેત રહેવું જોઈએ અને નેમસ્પેસની વ્યાખ્યા ત્યાં હોવી જોઈએ તેથી બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે પણ આપણે આવું કરીએ છીએ ત્યારે આપણે તે મેથમલ જોયું છે કે આપણે જે કરીએ છીએ તે તે ચોક્કસ નેમસ્પેસ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને એ પ્રકારની વસ્તુઓ છે અન્ય મહત્વપૂર્ણ પાસાઓ જેની આપણે પહેલાથી જ ચર્ચા કરી છે તે છે XML સોફ્ટવેર બરાબર તેથી XML ડોક્યુમેન્ટ એક રિપ્રેઝન્ટેશન ટેક્સ્ચ્યુઅલ મોડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી XML પાર્સર XML ડેટા વાંચે છે DTD અને સ્કીમા અવરોધ સાથે સંભવતઃ સિન્ટેક્ટિક ભૂલ માટે તપાસ કરે છે અને તમામ ડેટા એપ્લિકેશનને ઉપલબ્ધ કરાવે છે ત્યાં ત્રણ સામાન્ય XML API અથવા પાર્સર API છે જેમ કે એક SAX પાર્સર સરળ API થી XML ઇવેન્ટ કરી શકો તેટલા ઝડપી હોય છે અને આ ખૂબ જ ઓછા ઘોંઘાટવાળા પાર્સર છે અને કાર્યક્ષમતા ઓછી હોવા છતાં આ ખૂબ ઝડપી છે જ્યારે DOM ધીમું વધુ મેમરી પાર્સર કરતાં ઘણાં ધીમા હોઈ શકે છે કારણ કે વેલીડેટિંગ પાર્સરે કોઈપણ પ્રક્રિયા કરતા પહેલા તે સ્કીમાને અનુરૂપ છે કે કેમ તે માન્ય કરવાની જરૂર છે તેથી આ વિવિધ પાર્સર પરના કેટલાક ઝડપી દેખાવ છે જેમ કે જો SAX પાર્સર ત્યાં ઉપલબ્ધ છે તે કહે છે કે ઇવેન્ટ આધારિત ઇન્ટરફેસ પાર્સર જ્યારે પણ ટેગ એન્ટિટી જુએ છે ત્યારે ઇવેન્ટની જાણ કરે છે અને અન્ય પ્રોગ્રામર પ્રકારની XML પ્રોસેસિંગ આવશ્યકતા હોય જે ઓછી મેમરી ફૂટપ્રિન્ટ સાથે પ્રોસેસ કરે છે અને આગળ વધે છે અને ઝડપી અને એકંદરે ઉપયોગમાં લેવા માટે ખૂબ જ સરળ છે જ્યારે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ અથવા DOM પાર્સર એ ઓબ્જેક્ટ ઇન્ટરઓપરેટ કરે છે ગેરલાભ ધીમું હોઈ શકે છે બરાબર ટ્રીનું નિર્માણ કરવાની જરૂર છે અને ઘણી બધી મેમરીની જરૂર પડી શકે છે DOM પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ એ સરળ નથી તેથી તે થોડું જટિલ હોવું જરૂરી છે અને આપણે જે કહીએ છીએ તે ડેટાના પ્રોફેશનલ હેન્ડલિંગ ની જરૂર છે અહીં આ પ્રોગ્રામિંગનું હેન્ડલિંગ તેથી DOM પાર્સરના કિસ્સામાં પાર્સર આ પાર્સર ઇન્ટરફેસ તે ટ્રીનાં આ સ્ટ્રક્ચર પર જાય છે જે વસ્તુની જાળવણીમાં છે અને તેના આધારે તે એપ્લિકેશનને પકડે છે JDOM અથવા જાવા DOM તે જાવા આધારિત ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે તેથી તે DOM સાથે સમાન છે તે જાવા તરફથી છે પાર્સર ડોક્યુમેન્ટને અનુરૂપ મેમરી ટ્રી જનરેટ કરે છે JDOM ઈન્ટરફેસમાં ટ્રીને એક્સેસ કરવા અને ફેરફાર કરવા માટેની પદ્ધતિઓ છે તેથી જ્યાં ટ્રીને એક્સેસ કરવું અને તેમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે ટ્રીનાં સ્ટ્રક્ચર પર આધાર રાખતા પ્રશ્ન માટે ઉપયોગી ટ્રીમાં ખૂબ જ ઉપયોગી ગતિશીલ ફેરફારનો ફાયદો થાય છે તેથી જો તમારી ક્વેરી ટ્રીનાં સ્ટ્રક્ચર પર આધારિત હોય તો તે ખૂબ પ્રથમ અને ઉપયોગી છે DOM કરતાં ઘણું સરસ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ તેથી તેનો અર્થ એ છે કે વધુ સારું પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ છે આ લાભ ધીમા હોઈ શકે છે એક નવું અને સંપૂર્ણપણે રાંધવામાં આવતું નથી તેથી આ દિવસોમાં નવું છે પરંતુ તેના પર કામ કરવા માટે તમારે થોડી કુશળતાની જરૂર છે અને તે JAVA પર કામ કરે છે તે કદાચ ગેરલાભ છે અથવા તે વિચારવામાં આવી શકે છે કે આપણે શું કહીએ છીએ કે તેના પર કામ કરવા માટે તમારે JAVA જાણવાની જરૂર છે એક મોટો મુદ્દો ન હોય શકે DOM4J જેવા થોડા વધુ છે જે XML નાં વાંચન લેખન નેવિગેશન બનાવી શકે છે એટલે કે મફત ઉપયોગ અને તેથી વધુ ત્યાં ગેરફાયદાઓ છે તે ફરીથી JAVA જ છે અને કદાચ તેના જેવી વસ્તુઓના ઓપન સોર્સ કરી રહ્યા છીએ ત્યારે તેથી ત્યાં પાર્સર કેવી રીતે હશે જેવા કેટલાક બેન્ચમાર્ક અને સ્ટ્રીમ પ્રોસેસિંગના સંદર્ભમાં થોડા પાર્સર બેન્ચમાર્ક છે XML પ્રોસેસિંગ બીજું મહત્વનું પાસું XSLT છે બરાબર તેથી એક્સ્ટેન્સિબલ સ્ટાઇલ શીટ તરીકે લે છે અને એક અલગ સ્ટ્રક્ચર અને એવા પ્રકારની વસ્તુઓ સાથે એક નવું XML ડોક્યુમેન્ટ બનાવે છે તેથી કારણ કે તે XSLT છે તેથી હું મૂળભૂત રીતે XSLT પર અમુક પ્રકારની ફિલ્ટરિંગ કરી શકું છું તેથી મોટા ડોક્યુમેન્ટ અથવા સ્ટાઇલ શીટ માટે ગેરલાભ ધીમો હોઈ શકે છે બરાબર તે ગેરફાયદા હોઈ શકે છે અને શું આપણે સ્ટાઈલ શીટને ડીબગ કરવું ખરાબ ભૂલ શોધ વગેરે ધીમું મુશ્કેલ હોઈ શકે છે તેથી બીજું એ છે કે ભૂલ શોધવામાં બહુમુખી નથી તેથી હવે જો તમે આપણા મોટા ચિત્રને જુઓ તેથી XML ડેટા આવી રહ્યો છે બરાબર તેથી હવે આપણી પાસે એક સ્ટાઈલ શીટ છે જેને ફરીથી બીજા XML પાર્સરની જરૂર છે અને પછી તે આ પ્રોસેસર પર જાય છે અને આપણી પાસે આ અલગ ટ્રી છે તેથી મારી પાસે અહીં એક ટ્રી છે અને હું ટ્રીનો એક ભાગ અહીં લઈ શકું છું બરાબર તેથી આને ઇનપુટ તરીકે લેવાથી ડેટાને બહાર કાઢવો એ XML છે જે XSLT પર આધારિત છે અને ફિલ્ટર કરવામાં આવ્યું છે અને નવું XML જનરેટ કર્યું છે XML મેસેજિંગ નો ઉપયોગ કરી શકે છે તેથી ડેટા ટ્રાન્સફર કરવા માટે XML ને કેરિયર પ્રોટોકોલ સાથે મિશ્રિત ન કરવું જોઈએ તેથી તે એક ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ છે જેનો અર્થ નેટવર્ક અંતર્ગત છે અને જેના દ્વારા તમે તે http https SMTP અને તેથી વધુ કરી શકો છો અને આ પ્રકારના XML મેસેજિંગની કેટલીક જરૂરિયાતો અને ગેરફાયદા પણ છે અને ત્યાં સામાન્ય મેસેજિંગ મોડેલ છે તેથી XML મેસેજ માટે પ્રોટોકોલ માટે http નો ઉપયોગ કરવો અન્ય રીતે આ XML મેસેજ જો તમે જુઓ તો આ એક પોસ્ટ છે જેમાં કહેવામાં આવ્યું છે કે વસ્તુનો આ ભાગ પ્રમાણભૂત પ્રોટોકોલ છે http પ્રોટોકોલ મિકેનિઝમ જ્યારે તે XML મેસેજ છે અથવા XML ડોક્યુમેન્ટ વસ્તુઓમાં એમ્બેડ છે જે પોતે http પ્રોટોકોલ છે અને પછી તે સામગ્રીમાં એમ્બેડ થયેલ છે તેથી XML RPC જેવા મેસેજ ફોર્મેટ માટે કેટલાક ધોરણો છે તેથી એન્કોડિંગ ફંક્શન મેથડ મેસેજ માટે વધુ જટિલ નિયમો અને તેથી વધુ તેથી તે આ પ્રકારના સોપ મેસેજ ફોર્મેટ કરે છે અને તે ચોક્કસ એપ્લિકેશનો પર પહોંચાડે છે જે ચાલી રહી છે તેથી જો આપણે XML ના આ કુટુંબને જોઈએ તો બરાબર તેથી જો તમે આને જુઓ તો આ મધ્યમ ભાગ વસ્તુઓનો કોર કરવાનો પ્રયાસ કરી શકે છે તેમ છતાં આપણી પાસે આ પ્રકારના API છે આ અલગ અલગ સ્ટાઇલ છે આ અલગ અલગ પ્રોટોકોલ છે વેબ સર્વિસ એપ્લિકેશન ક્ષેત્રો છે જ્યાં XML ફીડ સિસ્ટમના આ ડિસ્ટ્રીબ્યુટેડ સ્ટ્રક્ચરને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે બરાબર તેથી મારી પાસે એવી ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ છે જે એકબીજા સાથે વાત કરી રહી છે અને તેથી જ મારી પાસે સોપ મેસેજિંગ WSDL મેસેજિંગ WSDL UDTI છે જે મુખ્યત્વે XML આધારિત છે અને તેથી અને આપણી પાસે મેથમલ જેવા વિવિધ પ્રકારના અન્ય નેમસ્પેસ છે અને ગ્રાફિક્સ જનરેટ કરી શકું છું જે બીજા છેડે જોઈ શકાય છે બરાબર તેથી આપણી પાસે મૂળભૂત રીતે જે છે તે ખૂબ જ મૂળભૂત પ્રારંભિક વસ્તુઓ છે અથવા XML એ જોવાનો પ્રયાસ કરો કે XML ના મુખ્ય કમ્પોનેન્ટ શું છે અને આ કમ્પોનેન્ટ ઇન્ટરઓપરેબિલિટી ને સાકાર કરવામાં આપણને કેવી રીતે મદદ કરે છે જો તમે ક્લાઉડ અથવા કોઈપણ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ પર નજર નાખો જ્યાં ઇન્ટરફેસની ક્રિયાપ્રતિક્રિયા અથવા ઇન્ટરઓપરેબિલિટીની જરૂરિયાતો હોય તો XML એ આને સમજવા માટે વાસ્તવિક લેંગ્વેજ છે તેથી XML ની આપણી આ મૂળભૂત બાબતો માટે આ સાથે આપણે આજે સમાપ્ત કરીશું